નમસ્કાર તેથી છેલ્લા વર્ગમાં આપણે કિર્ચોફ Kirchhoff'sના કરંટ ના નિયમ અને વોલ્ટેજ ના નિયમ ની મદદથી નોડલ અને મેશ એનાલિસિસ ની ચર્ચા કરી હતી આજે આપણે AC સર્કિટ એનાલિસિસના સંદર્ભમાં વધુ બે થીયરમ ની ચર્ચા કરીશું આપણે AC સર્કિટમાં તે થીયરમ કેવી રીતે લાગુ કરીશું તે સમજવાનો પ્રયત્ન કરીશું ચાલો AC સર્કિટ એનાલિસિસ ના સંદર્ભમાં સુપરપોઝિશન અને સોર્સ ટ્રાન્સફોર્મેશન થીયરમ ને સમજીએ હવે AC સર્કિટ પણ લીનીયર હોવાથી તમે સુપરપોઝિશન થીયરમ નો તે જ રીતે ઉપયોગ કરી શકો છો જેમ તમે DC સર્કિટના કિસ્સામાં કર્યો હતો હવે અહીં તમને ધ્યાનમાં રાખવાની અગત્યની વાત એ છે કે સુપરપોઝિશન થીયરમ ની પ્રક્રિયા થોડી અલગ છે જેમ આપણે કોઈ AC સર્કિટના કિસ્સામાં કરી હતી કારણ કે તમારી સોર્સ ની ઓપરેટિંગ ફ્રીક્વન્સી અલગ હોઈ શકે છે જો તમારી પાસે સર્કિટમાં ઘણા સોર્સ જોડાયેલા છે અને તે સોર્સ માં વિવિધ ફ્રીક્વન્સી છે તો સમસ્યા પણ રસપ્રદ બનશે અને આપણે જોશું કે સુપરપોઝિશન થીયરમ ની સહાયથી આપણે તે પ્રકારની સમસ્યા કેવી રીતે હલ કરીશું જ્યારે પણ આપણી પાસે જુદો સેટ હોય ત્યારે વિવિધ વોલ્ટેજ અથવા કરંટ સોર્સ જુદી જુદી ફ્રીક્વન્સી પર કાર્યરત હોય ત્યારે આપણે જોઇશું કે ઈન્ડક્ટન્સ અને કેપેસિટન્સ દ્વારા આપવામાં આવતા ઇમ્પિડન્સ નું મૂલ્ય અલગ હશે તેથી જ્યારે આપણે સુપરપોઝિશન થીયરમ ની સહાયથી સર્કિટ નું એનાલિસિસ કરીશું ત્યારે સુપરપોઝિશન થીયરમ માંથી જે વ્યક્તિગત રિસ્પોન્સ મળે છે તે ઉમેરી ટોટલ રિસ્પોન્સ પ્રાપ્ત થશે અને અંતિમ પરિણામ માટે આપણે ટાઇમ ડોમેઈન માં રિસ્પોન્સ રૂપાંતરિત કરીશું હવે અહીં એ નોંધવું અગત્યનું છે કે આપણે સુપરપોઝિશન થીયરમ ની સહાયથી મળેલા રિસ્પોન્સ નો ઉલ્લેખ ફેઝર ના રૂપમાં કરી શકતા નથી કારણ કે વિવિધ સોર્સ ની ફ્રીક્વન્સી વિવિધ હોઈ શકે છે તે સ્થિતિમાં જવાબ રજૂ કરવા માટે ફેઝર ફોર્મ નો ઉપયોગ કરી શકાતો નથી તેથી તેના બદલે આપણે જવાબ આપવા માટે ટાઇમ ડોમેઈન નો મેથડ તરીકે ઉપયોગ કરીશું જે આપણને સર્કિટ એનાલિસિસ પછી છેલ્લે મળે છે તો ચાલો આપણે AC સર્કિટ હેઠળના કેટલાક ઉદાહરણો ની મદદથી સુપરપોઝિશન થીયરમ ને સમજીએ હવે આ વિશિષ્ટ ઉદાહરણ માં આપણે સુપરપોઝિશન થીયરમ ની સહાયથી I0 નું મૂલ્ય શોધવાની જરૂર છે તેથી I0 એ કરંટ છે જે વોલ્ટેજ સોર્સ માંથી વહે છે વોલ્ટેજ સોર્સ નું મેગ્નિટ્યુડ 2090° છે અને આપણી પાસે કરંટ સોર્સ પણ છે જે 50° છે તો ચાલો આપણે ધારીએ કે ટોટલ કરંટ બે ઘટકો I0I0I0 થી બનેલો છે જ્યાં I0 અને I0 વોલ્ટેજ અને કરંટ સોર્સને કારણે અલગ અલગ કરંટ છે તેથી જ્યારે તમે એક સમયે એક સોર્સ લો ધારો કે જો તમે એક સમયે વોલ્ટેજ સોર્સ લેશો તો તમને I0 મળશે પછી તમે માત્ર કરંટ સોર્સ લો ત્યારે જ તમને I0મળશે કુલ I0I0I0 હશે ચાલો આપણે પ્રથમ વોલ્ટેજ સોર્સ લઈએ તેથી જ્યારે તમે વોલ્ટેજ સોર્સ લો ત્યારે તમારો કરંટ સોર્સ ઓપન સર્કિટ થશે તો તે સ્થિતિમાં આપણે જે મૂલ્ય શોધવાનું રહેશે તે I0 છે અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ફેરફાર કરેલ સર્કિટ હશે હવે વોલ્ટેજ સોર્સ 2090° છે તેથી તમે તેને સરળ રીતે કોમ્પલેક્ષ સ્વરૂપમાં j20 લખી શકો છો હવે તમારી પાસે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સર્કિટ છે જેમાં કેપેસિટર એ 8 ઓહ્મ ના રેઝિસ્ટન્સ અને j10 ઓહ્મ ઇમ્પિડન્સ ના સિરિઝ કોમ્બિનેશન ના પેરેલલ માં ગોઠવેલ છે હવે આપણે શું કરીશું આપણે પહેલા આ ચોક્કસ બ્લોક ના કુલ ઇમ્પિડન્સ ને શોધવા પ્રયત્ન કરીશું તેથી ચાલો Zને j2 અને 8j10 નું પેરેલલ કોમ્બિનેશન લઈએ તેથી જ્યારે તમે તેને સોલ્વ કરશો Z j2 8 j10 j2 8 j100 25 j2 25 ને કરંટ I0એ I0j204 j2 Z 2 353j2 353 છે હવે આગળ તમે કરંટ સોર્સને ધ્યાનમાં લો અને વોલ્ટેજ સોર્સ ને શોર્ટ સર્કિટ કરો તેથી તમારી મોડિફાઇડ સર્કિટ હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે હશે અહીં તમારી પાસે 5 એમ્પિયર કરંટ સોર્સ સર્કિટમાં પાછો આવશે અને વોલ્ટેજ સોર્સ શોર્ટ સર્કીટ હશે હવે આ કિસ્સામાં આપણે જોઈએ છીએ કે ત્યાં ત્રણ લૂપ છે તો આપણે શું કરીશું લૂપ કરંટ શોધવા માટે અમે કિર્ચોફ Kirchhoff'sના વોલ્ટેજ ના નિયમ નો ઉપયોગ કરીશું મેશ 1 માં KVL લાગુ કરતા 8j10 j2I1 j2I2 j10I30 મેશ 2 માં KVL લાગુ કરતા 4 j2 j2I2 j2I1 I30 મેશ 3 માં KVL લાગુ કરતા I35 તો હવે તમારે આગળ શું કરવાનું છે આપણે મેશ 1 અને મેશ 2 ના સમીકરણોમાં I3ની કિંમત મૂકતા 8j8I1j2I2j50 j2I14 j4I2 j10 તેથી હવે તમને બે સમીકરણો અને બે અજ્ઞાત I1 અને I2 મળે છે તમે આ સમીકરણને મેટ્રિક્સ સ્વરૂપમાં રજૂ કરી શકો છો j50 j10 8j8 j2 j2 4 j4 I1 I2 આપણને ∆8j8 j2 j2 4 j4 68 ∆28j8 j50 j2 j10 180 j80 ડીટર્મીનન્ટ મળે છે હવે આને સોલ્વ કરવા માટે આ ચોક્કસ સમીકરણનો ઉકેલ શોધવાનો ઉદ્દેશ એ I0 I2 ની કિંમત શોધવાનો છે પરંતુ I2∆2∆180 j80682 647 j1 176A તો જયારે તમે તેનું સાદુંરૂપ આપશો ત્યારે તમને મળશે કરંટ I0 I0 I2 2 647j1 176A મળશે આપણને I0 I0I0I0 5j3 5296 78°A મળશે ચાલો હવે બીજું એક ઉદાહરણ લઈએ આ ઉદાહરણ ખરેખર રસપ્રદ રહેશે કારણ કે અહીં આપણે સુપરપોઝિશન થીયરમ નો ઉપયોગ કરીને v0નું મૂલ્ય શોધવાની જરૂર છે અને જો તમે આ ચોક્કસ સર્કિટ જોશો તો તમારી પાસે ત્રણ સોર્સ છે અને ત્રણેય જુદી જુદી ફ્રિકવન્સી પર કાર્યરત છે તો આ એક DC વોલ્ટેજ સોર્સ છે તેથી તેનો અર્થ એ કે તમારી ફ્રિકવન્સી 0 છે અહીં તમારી પાસે કરંટ સોર્સ ω 5 છે અહીં તમારી પાસે વોલ્ટેજ સોર્સ છે જ્યાં ω 2 છે તેથી જ્યારે તમારી પાસે જુદી જુદી ફ્રીક્વન્સી પર કાર્યરત વિવિધ સોર્સિસ હોય છે ત્યારે આપણે એક સમયે એક સોર્સ લઈને અને સર્કિટને સોલ્વ કરીને સુપરપોઝિશન થીયરમ નો ઉપયોગ કરીશું અને અંતે આપણે આઉટપુટ નો સરવાળો કરીશું જેથી આપણે સર્કિટ નું અંતિમ આઉટપુટ મેળવી શકીએ તેથી આ કિસ્સામાં આપણે v0 નું મૂલ્ય શોધવાની જરૂર છે તો ચાલો આપણે ધારીએ કે v1 v2 v3 એ વ્યક્તિગત વોલ્ટેજ રિસ્પોન્સ છે જ્યાં v1એ 5V DC સોર્સ ને કારણે છે v2એ 10 cos 2t વોલ્ટેજ સોર્સ ને કારણે છે અને v3 એ 2 sin 5t કરંટ સોર્સ ને કારણે છે તેથી અંતિમ વોલ્ટેજ v0 v1 v2 v3 થશે ચાલો એક સમયે એક વોલ્ટેજ લઈએ પ્રથમ ચાલો DC વોલ્ટેજ 5V લઈએ જેથી આ ઓપન સર્કિટ થશે અને આ શોર્ટ સર્કિટ થશે હવે તમારે ધ્યાનમાં રાખવું પડશે કારણ કે આપણે DC વોલ્ટેજ સોર્સ વિશે વાત કરી રહ્યા છીએ તેનો અર્થ એ કે ઇન્ડક્ટર પણ શોર્ટ સર્કિટ થશે અને કેપેસિટર ઓપન સર્કિટ થશે તેથી તે સ્થિતિમાં જે થશે તે તમારી ફેરફાર યુક્ત સર્કિટ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દેખાશે તમારી પાસે ફક્ત 1 ઓહ્મ રેઝિસ્ટન્સ અને 4 ઓહ્મ રેઝિસ્ટન્સ વાળા રેઝિસ્ટન્સ વધશે આમ 1 ઓહ્મ રેઝિસ્ટન્સ તમને આ વિશિષ્ટ વિભાગ માંથી મળ્યો છે અને 4 ઓહ્મ આ વિભાગ માંથી મળેલ છે જ્યાં તમારી પાસે કેપેસિટર છે પરંતુ કેપેસિટર ઓપન સર્કિટ થઈ જશે અને આ શોર્ટ સર્કિટ છે આ શોર્ટ સર્કિટ છે તેથી સંપૂર્ણ 2 ઓહ્મ રેઝિસ્ટન્સ બાકી રહેશે જે પણ શોર્ટ સર્કિટ થશે તેથી તમે ફક્ત 1 ઓહ્મ અને 4 ઓહ્મ રેઝિસ્ટન્સ અને 5 વોલ્ટ વોલ્ટેજ સોર્સ સાથે બાકી રહેશે હવે આપણે શું કરવાનું છે આપણે 1 ઓહ્મ રેઝિસ્ટન્સ માં વોલ્ટેજ શોધવાની જરૂર છે તો આપણે શું કરી શકીએ આપણે વોલ્ટેજ ડીવીઝન નો ઉપયોગ કરી શકીએ તેથી v111 451V હવે બીજો કેસ લઈએ તે છે કે v2ના કિસ્સામાં આપણે 5 વોલ્ટ DC સોર્સ અને 2 sin 5t કરંટ સોર્સ ને 0 પર સેટ કરીશું તેથી તેનો અર્થ એ છે કે જો તમે આકૃતિ જોશો તો આ 0 છે અને આ ફરીથી 0 છે તેથી હવે આ શોર્ટ સર્કિટ બનશે આ ઓપન સર્કિટ થશે તેથી તે સ્થિતિમાં મોડિફાઇડ સર્કિટ શું હશે તમારી પાસે હવે કેપેસિટર સાથે પેરેલલ 4 ઓહ્મ રેઝિસ્ટન્સ હશે અને ઇન્ડકટર અને રેઝિસ્ટન્સ સીરીઝ માં હશે જે ઇન્ડક્ટન્સ સાથે શ્રેણીમાં 1 ઓહ્મ રેઝિસ્ટન્સ છે તો હવે પછીનું કાર્ય આપણે શુ કરવાનું છે જો તમને નોડલ અને મેશ એનાલિસિસ ના કિસ્સામાં યાદ હોય તો આપણે ચર્ચા કરી છે કે પહેલા એલિમેન્ટ્સ ને ફ્રીક્વન્સી ડોમેઈન માં રૂપાંતરિત કરવાની જરૂર છે તેથી આ ચોક્કસ સર્કિટ નું એનાલિસિસ કરવા માટે આપણે પ્રથમ સર્કિટને ફ્રીક્વન્સી ડોમેઈન માં રૂપાંતરિત કરીશું

1F1jωC j5 હવે તમારી સર્કિટ એનાલિસિસ માટે તૈયાર છે આપણે 1 ઓહ્મ રેઝિસ્ટન્સ ના અક્રોસ મા વોલ્ટેજ V2 શોધવાની જરૂર છે કારણ કે આ બંને એલિમેન્ટ્સ પેરેલલ મા છે તેથી તમે આ બે એલિમેન્ટ્સ નું પેરેલલ કોમ્બીનેશન લઈ શકો છો અને તમે ઇમ્પિડન્સ શોધી શકો છો તેથી ઇમ્પિડન્સ Z શું હશે તેથી આ કિસ્સામાં Z j5||42 439 j1 951 આમ વોલ્ટેજ ડીવીઝનની મદદથી V211j4Z10∠02 79V ટાઇમ ડોમેઇન માં વોલ્ટેજ ને આ રીતે રજુ કરી શકાય v22 498 cos 2t 30 79° V હવે ત્રીજો એક કરંટ સોર્સ છે તેથી જ્યારે 5V DC સોર્સ અને 10 cos 2t વોલ્ટેજ સોર્સ શૂન્ય હોય ત્યારે આપણે v3ની કિંમત શોધવાની જરૂર છે તેનો અર્થ એ કે તે બંને શોર્ટ સર્કિટ થશે તેથી તમારી મોડિફાઇડ સર્કિટ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દેખાશે જ્યાં કરંટ સોર્સ હવે ઇન્ડક્ટન્સ સાથે પેરેલલ માં હશે પછી આપણી પાસે 1 ઓહ્મ રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ દ્વારા પ્રાપ્ત થયેલ j2 ઇમ્પિડન્સ નુ પેરેલલ કોમ્બીનેશન સીરીઝમાં અને 4 ઓહ્મ રેઝિસ્ટન્સ છે હવે પ્રથમ કાર્ય એ છે કે ફરી આપણે આને ફ્રીક્વન્સી ડોમેઈન માં રૂપાંતરિત કરવું પડશે તેથી આપણે તેને ફ્રીક્વન્સી ડોમેઈન માં રૂપાંતરિત કરીશું 2 sin 5t ⇒2∠ 90°ω5rads 2HjωLj10 0 1F1jωC j2 પછી આપણે જે શોધવાનું છે તે 1 ઓહ્મ રેઝિસ્ટન્સ ના એક્રોસ વોલ્ટેજ છે જે V3છે જે આપણે શોધવાનું છે તો પહેલા આપણે શું કરવાનું છે તેથી પહેલા આપણે આ બે પેરેલલ કોમ્બીનેશન લેવાના છે અને તેમનું સાદું રૂપ આપવાનું છે

તેથી જ્યારે તમે આ બે લો છો તો ચાલો કહીએ કે તે ઈફેક્ટીવ ઇમ્પિડન્સ છે Z1 j2||40 8 j1 6 આમ કરંટ ડીવીઝન ની મદદથી I1j101j10Z12∠ 90 V3I112 328∠ 80V ટાઇમ ડોમેઇન માં વોલ્ટેજ v32

328 sin 5t10° V તરીકે રજૂ થાય છે હવે ટોટલ રિસ્પોન્સ v0 12 498 cos 2t 30 328 sin 5t10° V મળશે તેથી હવે તમે જોઈ શકો છો કે જ્યારે તમારી પાસે સર્કિટ સાથે જોડાયેલ વોલ્ટેજ અથવા કરંટ સોર્સ હોય અને વિવિધ ફ્રીક્વન્સી હોય ત્યારે સુપરપોઝિશન થીયરમ સારી રીતે કાર્ય કરે છે ચાલો હવે સોર્સ ટ્રાન્સફોર્મેશન વિશે વાત કરીએ હવે સોર્સ ટ્રાન્સફોર્મેશન નાં કિસ્સામાં ફ્રીક્વન્સી ડોમેઈન માં સોર્સ ટ્રાન્સફોર્મેશન માં ઇમ્પિડન્સ સાથે શ્રેણીમાં વોલ્ટેજ સોર્સને ઇમ્પિડન્સ સાથે સમાંતર કરંટ સોર્સમાં બદલવાનો સમાવેશ થાય છે અથવા તેનાથી ઉલટું એનો અર્થ એ કે જો તમારી પાસે ઇમ્પિડન્સ સાથે સમાંતર કરંટ સોર્સ હોય તો ઇમ્પિડન્સ સાથે શ્રેણીમાં વોલ્ટેજ સોર્સ માં રૂપાંતરિત કરી શકાય છે આપણે તેને કેવી રીતે વ્યક્ત કરીશું આપણે તેને Vs તરીકે વ્યક્ત કરીશું તેથી આ Zs સાથે સીરીઝમાં વોલ્ટેજ સોર્સ છે Zs ઇમ્પિડન્સ છે તેથી VsIsZs⇔IsVsZs અને પછી ઇમ્પિડન્સ Zs સાથે સમાંતરમાં તેથી તમે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમે ઇમ્પિડન્સ સાથે શ્રેણીમાં વોલ્ટેજ સોર્સને ઇમ્પિડન્સ સાથે સમાંતર કરંટ સોર્સ માં પરિવર્તિત કરી શકો છો તેથી આપણે સર્કિટને સોલ્વ કરવા માટે આ કોન્સેપ્ટ નો ઉપયોગ કરીશું તો ચાલો આપણે એક ઉદાહરણ લઈએ આપણે સોર્સ ટ્રાન્સફોર્મેશન નો ઉપયોગ કરીને Vxનું મૂલ્ય શોધવાની જરૂર છે તેથી આ કિસ્સામાં આપણે સોર્સ ટ્રાન્સફોર્મેશન ને કેવી રીતે વાપરીશું તમે જોશો કે તમારી પાસે 5 ઓહ્મ સાથે સીરીઝ માં જોડાયેલ વોલ્ટેજ સોર્સ 20 ∠ 90° છે તેથી આ ચોક્કસ સેગમેન્ટ નો તમે રેઝિસ્ટન્સ સાથે પેરેલલ મા સમકક્ષ કરંટ સોર્સ માં રૂપાંતરિત કરવા માટે ઉપયોગ કરી શકો છો આને કરંટ સોર્સ માં રૂપાંતરિત કરી શકાય છે Is20∠ 90°54∠ 90° આ કરંટ સોર્સ 5 ઓહ્મ રેઝિસ્ટન્સ સાથે પેરેલલ મા હશે હવે જો તમે સર્કિટ જોશો તો આ બંને છેડા સમાંતર છે જેથી તમે તેને વધુ સરળ બનાવશો 5અને 3j4 ના પેરેલલ કોમ્બિનેશન ને સાદુરૂપ આપતા Z15||3j42 25 તેથી જો તમે જોશો કે ઇક્વીવેલેંટ ઇમ્પિડન્સ Z1 એ પેરેલલ માં છે તેથી તમે ફરીથી કહી શકો કે કરંટ સોર્સ ઇમ્પિડન્સ સાથે પેરેલલ મા છે તેથી તમે ઇમ્પિડન્સ સાથે સીરીઝમાં તેને ફરીથી વોલ્ટેજ સોર્સ માં ફેરવી શકો છો તો તે કિસ્સામાં વોલ્ટેજ સોર્સ નું મૂલ્ય શું હશે વોલ્ટેજ સોર્સ ની કિંમત હશે VsIsZs j42 5j1 255 j10V વોલ્ટેજ ડીવીઝનની મદદ થી Vx1010 2 5 j1 25 4 j135 j105 519∠ 28°V હવે તમે કહી શકો છો કે સર્કિટમાં સોર્સ ટ્રાન્સફોર્મેશન ના સફળ અમલીકરણ દ્વારા તમે નેટવર્ક ને સરળ બનાવી શકો છો અને Vxનું મૂલ્ય ખૂબ સરળતાથી શોધી શકો છો તેથી આ સાથે આપણે આપણું આજનું સેશન સમાપ્ત કરી શકીશું જેમાં આપણે સોર્સ ટ્રાન્સફોર્મેશન તેમજ સુપરપોઝિશન થીયરમ ની ચર્ચા કરી હવે પછી ના સેશનમાં વધુ બે મહત્વપૂર્ણ થીયરમ જે આપણે DC સર્કિટ્સ ના કિસ્સામાં ચર્ચા કરી જે તમારા થેવેનીન Thevenins અને નોર્ટન Norton's ના થીયરમ છે તેના વિશે ચર્ચા કરીશું જ્યારે આપણે એનાલિસિસ માટે AC સર્કિટ ધ્યાનમાં લઈશું ત્યારે આપણે ચર્ચા કરીશું